ક્લાઉડ કમ્પ્યુટિંગ ના આ વર્ગમાં તમારું સ્વાગત છે આજે આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ ના એક અગત્યના મુદ્દાની ચર્ચા કરશું સર્વિસ લેવલ અગ્રીમેન્ટ વચ્ચે સેવાની આપ લે થાય અને તેમાં તેના મૂલ્યનો સમાવેશ થાય ત્યારે કોઈ પ્રકારનો કરાર હોવો જરૂરી છે આ કરારમાં વિવિધ પાસાઓ જેમકે મૂલ્ય સેવાની ઉપલબ્ધતા ગુણવત્તા વગેરેનો સમાવેશ થાય છે આ એક ખૂબ અઘરો મુદ્દો છે જ્યારે એક વ્યક્તિ કે સંસ્થા પોતાના કમ્પ્યુટિંગ પેરાડાઇમ ને ક્લાઉડ સર્વિસ પર ફેરવે છે ત્યારે તે એ જ પ્રકારની વિશ્વસનીયતા કામગીરી અને સુરક્ષાની અપેક્ષા રાખે છે જે તેને પોતાની માલિકીની જગ્યામાં મળે છે વપરાશકર્તા ઈચ્છે છે કે તેની સિસ્ટમનો અંકુશ તેની પાસે હોય હવે આ માટે તેની પાસે આ મુદ્દાઓનો સમાવેશ કરતો કોઈ કરાર હોવો જોઈએ જો કે આજ સુધી આ માટેનું કોઈ પ્રમાણભૂત બંધારણ નથી સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ સર્વિસ કે વર્ચુઅલ મશીન ખરીદીએ ત્યારે અમુક શરતો પર સહમત થઈએ છીએ એટલે કે કોઈ એક પ્રકારનો કરાર હોય છે તો હવે આપણે જોઈશું કે એક સર્વિસ લેવલ અગ્રીમેન્ટ સામાન્ય રીતે કેવું દેખાય છે તેમાં કયા કયા પરિબળો ધ્યાનમાં લેવાના હોય છે તેના વિવિધ ઘટકો કયા છે અને છેલ્લે આપણે કેટલાક જાણીતા ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર ના ઉદાહરણ જોઈશું તો સર્વિસ લેવલ અગ્રીમેન્ટ એ સર્વિસ પ્રોવાઇડર અને સર્વિસ કન્ઝ્યુમર વચ્ચેનો એક ઔપચારિક કરાર છે બીજા શબ્દોમાં કહીએ તો એસ એ એક ગ્રાહકનો સર્વિસ પ્રોવાઇડર પરના વિશ્વાસ નો પાયો છે SLA એ ગ્રાહકને માત્ર વિશ્વાસ માટે નું માધ્યમ જ પૂરું નથી પાડતું પણ વિવિધ પ્રોવાઇડર વચ્ચે સરખામણી કરતા પરિબળો પણ પૂરા પાડે છે તો અહીં મુખ્ય હેતુ એ કાર્યક્ષમતા અને સર્વિસ પ્રોવાઇડર ની કામ પૂરું પાડવાની ખાતરી એ બે મુદ્દાઓ નું રેખાંકન કરવાનો છે જો મારે 95 અપ ટાઇમ ની ખાતરી આપે એસ આવા અનેક ઉદ્દેશ ધરાવે છે જે સિસ્ટમ લેવલના પરિબળો પરથી તારવી શકાય છે અહીં રસપ્રદ બાબત એ છે કે વિવિધ ઉપભોગકર્તાઓ ની જરૂરિયાત કે ઉદ્દેશ્ય અલગ અલગ હોઈ શકે છે દાખલા તરીકે એક શૈક્ષણિક સંસ્થાના ઉદ્દેશ્ય કે ફોકસ 95 હોય પણ મારી ડેટાની ચોકસાઈ ની જરૂરિયાત ઘણી વધારે હોઈ શકે છે કોઈ બીજી સંસ્થા કહી શકે કે તેનો અપ ટાઇમ સામાન્ય રીતે 99 કરતાં વધારે છે તો તે 99 થી ઓછા પર સમાધાન ન કરી શકે જોકે તે હંમેશા ડેટાનો બેકઅપ ની સગવડની જરૂરિયાત નથી આ એક મુદ્દો છે બીજો મુદ્દો એ છે કે અલગ અલગ સમયે અલગ અલગ ઉદ્દેશ્ય કે જરૂરીયાત હોઈ શકે છે જેમકે જ્યારે વપરાશ વધુ હોય એટલે કે પીક અવર્સમાં મારી ઉપલબ્ધતા ૯૯ ટકાથી વધારે હોવી જોઈએ પણ વપરાશ ઓછો હોય ત્યારે ઉપલબ્ધતા ની જરૂરિયાત 90 ટકાથી વધારે ની હોઈ શકે છે તો આમ આ વસ્તુ ઉદ્દેશ ના માપદંડ સામે ચકાસી શકાય તેવી છે એટલે આવા ઘટકોનો પણ સમાવેશ થાય છે તો અહીં આપણને એસ એલ હોઈ શકે છે આમ તેમાં દરેક સર્વિસ ની સંપૂર્ણ અને ચોક્કસ વ્યાખ્યા હોવી જોઈએ ને માન્ય રાખવું એ પ્રોવાઇડર અને કન્ઝ્યુમર બંનેની જવાબદારી બને છે એવા માપદંડનો એક સમૂહ વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેનો ઉપયોગ કરી એ વાતની ચકાસણી થઈ શકે કે પ્રોવાઇડર દ્વારા જેની ખાતરી અપાઇ છે તેવી સર્વિસ પૂરી પાડવામાં આવી રહી છે અહીં એક એવી રચનાની જરૂરિયાત છે જે આ સર્વિસિઝના નિયંત્રણનો હિસાબ કે ઓડિટ ની જરૂર છે પણ જો પ્રોવાઇડર એ પૂરું પાડવામાં ક્યારેક અસફળ રહે છે તો શું તેણે મને આ માટે વળતર આપવું કે બીજું કોઈ પ્રોત્સાહન આપવું જોઈએ આમ શરતોનું ઉલ્લંઘન થાય ત્યારે શું કરવું તે માટેની કોઈ યંત્રણા હોવી જોઈએ તમે જોશો કે આપણી રોજિંદી સંસ્થાકિય પ્રવૃત્તિઓ માટે આ પ્રકારના કરાર MoUs વગેરે હોય છે જ્યાં એ નક્કી કરવામાં આવે છે કે જો નક્કી થયેલ નિયમો કે શરતોનો ભંગ થાય ત્યારે શું કરવું અહીં નક્કી કરેલી સર્વિસ પૂરી ન પાડી શકવા માટે દંડ નો સમાવેશ પણ થાય છે જો હું એમ કહું કે હું કોઈ એક ચોક્કસ સર્વિસ પૂરી પાડું છું અને પછી તે ન પૂરી પાડી શકું તો તેને સરભર કરવા શું દંડ થવો જોઈએ કે પ્રોવાઇડર તરીકે મારે કન્ઝ્યુમર ને બીજા શું પ્રોત્સાહન આપવા જોઈએ તે નક્કી થવું જોઈએ જો આ પ્રકારની કોઈ ખાતરી ન હોય તો એસ સમય સાથે બદલાશે તેનો બદલાવ કામચલાઉ હશે વગેરે પણ ધ્યાનમાં લેવાનું રહે છે હવે બીજો એક ખ્યાલ આવે છે વેબ સર્વિસ નો હું માનું છે કે તમારામાંના ઘણા ખરા લોકો સર્વિસ બેસ્ડ આર્કિટેક્ચર અને વેબ સર્વિસ થી પરિચિત છે આ એવું ક્ષેત્ર છે જ્યાં ક્લાઉડ સર્વિસ નો લાભ લેવાય છે હું માનું છું કે તમારા માંથી મોટાભાગના લોકો આ પ્રકારની વસ્તુઓથી પરિચિત છે જે લોકો ને આ વિષયની જાણકારી નથી તે લોકો માટે હું પછીથી આ વિષય પર એક નાનું લેક્ચર લઈશ અહીં પણ એક કરાર હોય છે જેને આપણે વેબ સર્વિસ એસ એલ થી સર્વિસ અગ્રીમેન્ટ ની રચના વહીવટ તથા તે પરની વાટાઘાટ કરવામાં આવે છે એગ્રીમેન્ટના માળખાની લાક્ષણિકતાઓ ની નોંધ થાય છે તો કયા પ્રકારના માળખાના બંધારણ પર બંને પક્ષની સંમતિ છે તે નક્કી થાય છે જે સુસંગત પ્રોવાઇડર શોધવાની સગવડ પૂરી પાડે છે કારણ કે એક કરતા વધારે પ્રોવાઈડર્સ હોઈ શકે છે પારસ્પરિક વાતચીતમાં સામાન્ય રીતે રિક્વેસ્ટ ને XML schema આધારિત લેંગ્વેજ થી દર્શાવી શકાય છે ક્વોલિટી ઓફ સર્વિસ પેરામીટર ની દેખરેખ કરવી તથા તેમને માપીને જો કોઈ ઉલ્લંઘન થતું હોય તો તેનો અહેવાલ કરવાનો રહે છે તો અહીં આપણે આ મુદ્દાઓ ને સિન્ટેક્ટિક ધારાધોરણ વધુ સારી રીતે વ્યાખ્યાયિત થયેલ છે આ પરિબળો પરથી આપણે જાણી શકીએ કે સિસ્ટમ સરખી કામ કરી રહી છે કે તેની કાર્યક્ષમતામાં ઘટાડો આવ્યો છે કે પછી સિસ્ટમ નિષ્ફળ થવાની શક્યતા છે જેવા મુદ્દાઓ આપણે આ પરિબળો પરથી જાણી શકીએ છીએ તો તમે જોશો તો વેબ સર્વિસ અને સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર ના માળખા ના આધારે ક્લાઉડ નો વિકાસ થાય છે તો આપણે જોઈએ કે અહીં આ બે વચ્ચે મુખ્ય તફાવત કયા કયા છે તો તેના ત્રણ મુખ્ય મુદ્દા છે એક છે ક્વોલિટી ઓફ સર્વિસ પેરામીટર તો સૌથી પહેલા ક્વોલિટી ઓફ સર્વિસ પેરામીટર જોઈએ પરંપરાગત વેબ સર્વિસ માટે QoS પેરામીટર માં રિસ્પોન્સ ટાઈમ નું ઉલ્લંઘન થાય છે તો આ ઉલ્લંઘન થવાનો દર કેટલો છે તે પણ ગણતરીમાં લેવામાં આવે છે ક્લાઉડ ની વાત કરીએ તો QoS એ સુરક્ષા ગોપનીયતા અને વિશ્વસનીયતા જેવા ગુણધર્મ સાથે સંકળાયેલો છે કામ કરવાની મૂળભૂત રીત અહીં પણ સરખી હોઇ શકે છે પરંતુ ક્લાઉડ ના કિસ્સામાં સિક્યોરિટી સર્વિસ થઈ જે માટે નિયંત્રણની જરૂર હોઈ શકે છે હવે પછીનો મુદ્દો છે રિસોર્સ એલોકેશન એ એક ખૂબ મહત્વનો શિષ્ટાચાર છે તે એક રજીસ્ટ્રી સર્વિસ પૂરી પાડે છે જેનો ઉપયોગ જાહેરાત કરવા તેમજ ઉપલબ્ધ સર્વિસિસમાંથી કોઈ એક શોધવા માટે થાય છે ક્લાઉડમાં રિસોર્સની ફાળવણી અને વહેંચણી આવી કોઈ સેન્ટ્રલ ડિરેક્ટરી નો ઉપયોગ કર્યા વિના વૈશ્વિક સ્તરે થાય છે એટલે આદર્શ રીતે વસ્તુઓ વહેચાયેલી રહે છે અને કોની પાસે શું છે તે જાણવા માટે અલગ યંત્રણા ઉપલબ્ધ રહે છે તો આપણે એસ ના પ્રકાર વિશે જોઈએ એક છે ઓફ ધ શેલ્ફ઼ એસ જેને નોન નિગોશિએબલ એસ કે ડાયરેક્ટ એસ પણ કહેવાય છે કોઈ ઉપભોગકર્તા કે સંસ્થાના ખૂબ અગત્યના કે વ્યૂહાત્મક કહી શકાય તેવા ડેટા કે એપ્લિકેશન માટે આ પ્રતિકૂળ છે પ્રોવાઇડર એક એસ એલ એ નો નમુનો તૈયાર કરે છે અને બધા જ માપદંડ જેવા કે કરાર નો સમય બિલિંગ રિસ્પોન્સ ટાઇમ ઉપલબ્ધતા વગેરે નક્કી કરે છે વર્તમાન સમયના આધુનિકતમ ક્લાઉડ આ પ્રકારના એસ એલ એ ને અનુસરે છે બીજા પ્રકારનો એસ એલ એ છે નેગોશિયેબલ એસ એટલે કે એવો કરાર કે જેમાં કયા મુદ્દાઓનો સમાવેશ થશે તે વિશે તમે વાટાઘાટો કરી કરી શકો આ વાટાઘાટો કોઈ બાહ્ય એજન્ટ મારફતે કરી શકાય છે તો અહીં એક બાહ્ય એજન્ટ પ્રોવાઇડર અને કન્ઝ્યુમર વચ્ચે વાટાઘાટો નું માધ્યમ બને છે જો તમે એક કરતાં વધારે સર્વિસિસ ખરીદો અને તે બધી સર્વિસિસ ને ભેગી કરી કોઈ એક ચોક્કસ વસ્તુ બનાવો ત્યારે તેવા કિસ્સામાં એક કરતાં વધારે બાહ્ય એજન્ટ ભાગ ભજવી શકે છે તો અહીં એસ ઓફ઼ ધ શેલ્ફ઼ કે સ્ટાન્ડર્ડ એસ હોઇ શકે છે અથવા તો નિગોશિએબલ એસ હોઇ શકે છે કયા પ્રકારનું એસ ઉપયોગમાં લેવું તે આપણી જરૂરિયાત પર નિર્ભર કરે છે જો આપણે કોઈ ખૂબ નાના સ્તર પર કામગીરી કરવાની હોય તો આપણે ઓફ઼ ધ શેલ્ફ઼ એસ પસંદ કરી શકીએ પણ જ્યારે મોટી જરૂરિયાત હોય જેમકે આખી સંસ્થાની કામગીરી હોય ત્યારે નેગોશિયેબલ એસ પસંદ કરી શકાય જો તમે એકાદ બે વ્યક્તિ માટે કોઈ હોટલ કે ટ્રાન્સપોર્ટ બુક કરતા હોવ તો જે વિકલ્પ સરળતાથી ઉપલબ્ધ છે તે તમે પસંદ કરશો પણ જો તમારે આખી હોટેલ કે આખી બસ બુક કરવી હોય તો તમે ઉપલબ્ધ વિકલ્પોમાંથી વાટાઘાટો કરીને વધુ સારો વિકલ્પ પસંદ કરશો તો આ ચર્ચા થઈ એસ એટલે કે સર્વિસ લેવલ એગ્રીમેન્ટની આ એસ નું નિર્માણ કરવામાં એસ 0 875 છે તો આ રીતે વિવિધ પ્રકારના એસ હોઈ શકે છે હવે આવે છે સર્વિસ લેવલ મેનેજમેન્ટ તો મારી પાસે એગ્રીમેન્ટ કે કરાર છે એસ છે અને હવે મારે આ આખી વ્યવસ્થા નું સંચાલન કરવાનું છે એટલે કે એસ પ્રમાણે સર્વિસ ની કામગીરી ની દેખરેખ અને વહીવટ કરવાના છે વિવિધ માપદંડ માટે ના મૂલ્ય પૂરા પાડે છે આગલો મુદ્દો છે પ્રોવાઇડર નો દ્રષ્ટિકોણ આ મુજબ બિઝનેસના ઉદ્દેશ્ય અને તકનીકી હકીકતોને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવે છે અહીં બિઝનેસનો ધ્યેય શું છે અને તકનીકી હકીકત એટલે કે પ્રોવાઇડર પાસે કઈ કઈ સવલતો અને વસ્તુઓ છે તે અગત્યનું છે અને છેલ્લો મુદ્દો છે કન્ઝ્યુમર કે ઉપભોક્તાનો દ્રષ્ટિકોણ જ્યાં કલાઉડ સર્વિસ નો કઈ રીતે ઉપયોગ કરવાનો છે તે ધ્યાનમાં લેવાનું છે એટલે કન્ઝ્યુમર તરીકે હું એ જોઇશ કે શું આ મારી સંસ્થા કે મારા વ્યક્તિગત કામ માટે ઉચિત છે કે નહીં અને તેના આધાર પર હું નિર્ણય લઈશ માટે ઘણા પાસાઓ ધ્યાનમાં લેવાના રહે છે જેમાંથી એક છે બિઝનેસ લેવલ ઓબ્જેક્ટીવ પ્રોવાઇડર અને કન્ઝ્યુમર ની જવાબદારી પણ અગત્યનું પાસું છે અહીં પ્રોવાઇડર અને કન્ઝ્યુમર ની જવાબદારી વચ્ચે સંતુલન સર્વિસ ના પ્રકાર પ્રમાણે બદલતું રહે છે ઘણી સર્વિસ એવી હોય છે જ્યાં પ્રોવાઇડર ની જવાબદારી ઘણી ઘણી વધારે હોય છે તો કેટલીક સર્વિસમાં કન્ઝ્યુમર ની પણ જવાબદારી રહે છે જેમ કે કોઈ સર્વિસમાં પ્રોવાઇડર ધારો કે x મેગાબીટ્સ પ્રતિ સેકન્ડ ના દર થી ડેટા સ્વીકારે છે અને જો હું x' ના દર થી ડેટા મોકલું જ્યાં x' એ x કરતા વધારે હોય તો ડેટા ઓવરફ્લો ની તકલીફ ઉભી થઇ શકે છે જ્યાં એસ નું ઉલ્લંઘન થશે તો અહીં ચકાસણી કરવાની જવાબદારી બંને પક્ષની રહે છે અને આમ થાય તેની જાળવણી કરવા માટે ઓડિટીંગ નો ઉપયોગ થાય છે બિઝનેસ નું સાતત્ય એટલે કે સળંગપણું અને આપત્તિ ના કિસ્સામાં ડેટાની પુનઃપ્રાપ્તિ એ બીજું અગત્યનું પાસું છે કન્ઝ્યુમરે એ ખાતરી કરવી જોઈએ કે ક્લાઉડ પ્રોવાઇડર પાસે આપત્તિ કે વણજોઈતી તકલીફ સામે રક્ષણ આપવા માટે પૂરતી સગવડ છે આ આપત્તિ કુદરતી હોઈ શકે માનવસર્જિત હોઈ શકે કે પછી તંત્ર રચનામાં ઊભી થયેલી ખામીને કારણે પણ હોઈ શકે પછીનો મુદ્દો છે સિસ્ટમ રિડંડ્ન્સી ઘણા ક્લાઉડ પ્રોવાઇડર ખૂબ મોટા પાયા પર રિડંડન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી યોગ્ય સર્વિસ પાડવા ની ખાતરી આપે છે તો અહીં કેટલીક વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે અહીં બીજા પણ કેટલાક પ્રશ્નો છે ક્લાઉડ ના માળખા ની દેખરેખ અને જાળવણીની અસર ક્લાઉડ કઇ સેવાઓ પૂરી પાડે છે તે પર પણ થઈ શકે છે અને આ સોફ્ટવેર અને હાર્ડવેર બંને કિસ્સામાં લાગુ પડે છે તો આ જાળવણી પણ એક મોટું પરિબળ છે પછીનો મુદ્દો છે ડેટા નું સ્થાન જો ક્લાઉડ પ્રોવાઇડર ડેટા ને લગતા જે તે દેશના સરકારી નિયમોનું પાલન કરવાની બાંહેધરી આપે તો તે આમ કરે છે કે નહીં તેની ઓડિટ કરવાની ક્ષમતા કન્ઝ્યુમર પાસે હોવી જોઈએ દાખલા તરીકે IIT Kharagpur નો ડેટા ક્લાઉડમાં હોય અને તે ભારતના ક્ષેત્રાધિકાર માં જ હોવો જોઈએ તે કઈ રીતે થશે તે સાથે મારે નિસ્બત નથી પણ આ ડેટા કોઈ બીજા દેશ કે બીજી ધરતી પર નથી તેની ખાતરી કરવાની ક્ષમતા કે સાધન કન્ઝ્યુમર તરીકે મારી પાસે હોવા જોઈએ પછીનો મુદ્દો છે ડેટાની જપ્તી ક્લાઉડ કમ્પ્યુટિંગ એક સાથે ઘણા કન્ઝ્યુમરને સર્વિસ પૂરી પાડે છે આથી જો કાયદાના અમલીકરણ નીચે કોઈ એક કન્ઝ્યુમર નો ડેટા અને તે સાથે સંકળાયેલી એપ્લિકેશન નિશાન બને તો બીજા કન્ઝ્યુમર ના ડેટા ઉપર પણ અસર થઈ શકે છે દાખલા તરીકે જો કાયદાનું અમલીકરણ કરતો વિભાગ કોઈ એક કન્ઝ્યુમર c નો ડેટા જપ્ત કરવા ઈચ્છે છે પણ આ ડેટા ક્લાઉડ પર બીજા કન્ઝ્યુમરના ડેટા ની સાથે સ્ટોર થયેલ છે તો બીજા કન્ઝ્યુમરના ડેટા પર પણ અસર થઈ શકે છે બીજો મુદ્દો છે પ્રોવાઇડરની નિષ્ફળતા કન્ઝ્યુમરે પ્રોવાઇડની આર્થિક પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી જોઈએ અને કોઈ આકસ્મિક ઘટના માટે તૈયારી રાખવી જોઈએ કોઈ ક્લાઉડ પ્રોવાઇડર ને કયા કયા કાયદાનું પાલન કરવું પડશે તે પણ કન્ઝ્યુમરે ધ્યાનમાં લેવું જોઈએ માટેની કેટલીક બીજી પણ જરૂરિયાતો છે જેમાં સિક્યોરિટી મુખ્ય છે બીજો મોટો મુદ્દો ડેટા એન્ક્રિપ્શન નો છે જો હું ડેટા એન્ક્રિપ્ટ કરીને રાખું તો તે માટેની કી ના સંચાલનનો પણ પ્રશ્ન ઊભો થાય છે એન્ક્રિપ્ટેડ ડેટા ક્યાં હશે તેની કી ક્યાં હશે અને આ કીની લેવડ દેવડ કઈ રીતે થશે વગેરે મુદ્દા ધ્યાનમાં લેવાના રહે છે આગલો મુદ્દો છે પ્રાયવસી નો એટલે કે મલ્ટી ટેનન્ટ વાતાવરણમાં કોઈ કન્ઝ્યુમર નો ડેટા અને સર્વિસ બીજા કન્ઝ્યુમર ના ડેટા અને સર્વિસથી કઈ રીતે જુદો રાખવો હવે આવે છે ડેટા રીટેન્શન અને ડિલિશન એટલે કે ડેટા ની જાળવણી અને ડેટા નો નિકાલ અહીં ક્લાઉડ કોઈ ડેટાને ક્યાં સુધી સાચવી રાખશે કે ક્યારે તેનો નિકાલ કરશે તે મુદ્દાનો સમાવેશ થાય છે આગળ છે હાર્ડવેર ઇરેઝર અને ડિસ્ટ્રક્શન જો કન્ઝ્યુમર VM બંધ કરે તો પ્રોવાઇડરે મેમરીને પૂરેપૂરી ભૂસી નાખવાની રહે છે જો કોઈ ડિસ્ક નો નિકાલ કરવાનો હોય કે તેને ફરીથી બીજા ઉપયોગમાં લેવાની હોય તો ડિસ્કને પણ પૂરેપૂરી ભૂંસી નાખવાની રહે છે તો આવા હાર્ડવેર ઇરેઝ કરવાના કે હાર્ડવેર નો નિકાલ કરવાના કિસ્સામાં શું કરવું અને તેની બીજી શું અસરો હોઈ શકે તે પણ ધ્યાનમાં લેવું જરૂરી છે બીજી પણ ઘણી જરૂરિયાતો છે એક છે રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ ડેટા અને એપ્લિકેશન પર લાગુ પડતા કાયદા કે નિયમોનું પાલન થાય છે તેની ખાતરી પ્રોવાઇડરે પુરી પાડવાની રહે છે ટ્રાન્સપરન્સી પ્રોવાઇડર જે સર્વિસ પૂરી પાડે છે તે બાબતે તેમજ એસ નું જો ઉલ્લંઘન થાય તો તે બાબતે કન્ઝ્યુમર સાથે ટ્રાન્સપરન્ટ હોવો જોઈએ સર્ટીફીકેશન કોઈપણ પ્રકારના ડેટા કે એપ્લિકેશન અને તેને અદ્યતન રાખવા માટેનું પ્રમાણપત્ર આપવાની જવાબદારી પ્રોવાઇડર ની રહે છે મોનીટરીંગ પ્રોવાઇડર ની કાર્યક્ષમતા પર દેખરેખ રાખવા તેમજ પ્રોવાઇડર અને કન્ઝ્યુમર વચ્ચેના મતભેદો દૂર કરવા માટે કોઈ તટસ્થ તૃતીય પક્ષ ની હાજરી એ શ્રેષ્ઠ ઉપાય છે આ મુદ્દાઓ કહેવામાં સહેલા લાગે છે પરંતુ તેમને અમલમાં મૂકવા માં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે જેમકે પ્રોવાઇડર કોઈ તૃતીય પક્ષને પોતાની સિસ્ટમ પર કામ કરવાની પરવાનગી ન આપે પછી છે ઓડિટેબિલિટી જ્યારે કરારનું ઉલ્લંઘન થાય ત્યારે કન્ઝ્યુમર ના બિઝનેસ પર પણ અસર થાય છે આથી પ્રોવાઇડર ની સિસ્ટમની ઓડિટ કરવાની ક્ષમતા કન્ઝ્યુમર પાસે હોવી પણ જરૂરી છે એ પણ નિર્ધારિત કરે છે કે આ ઓડિટ કઈ રીતે અને ક્યારે ક્યારે કરવામાં આવે આ ઓડિટ ખલેલ પૂર્ણ અને મોંઘી હોય છે આથી મોટેભાગે પ્રોવાઇડર તેના ઉપર સીમા નક્કી કરે છે જો તમે વારંવાર ઓડિટીંગ કરવા ઇચ્છતા હો તો તે માત્ર આર્થિક રીતે નહીં પરંતુ ઉપલબ્ધ સાધનોના સંદર્ભમાં પણ મોંઘી પડે છે કારણ કે ઓડિટ દરમિયાન સર્વિસમાં ડાઉન ટાઇમ આવી શકે છે અથવા તો તે માટે વધારાના સંસાધનોની જરૂરિયાત પડી શકે છે તો પ્રોવાઇડર વારંવાર ઓડિટ કરાવવા માટે સહમત ન થાય આમ આ માટેની યોગ્ય જોગવાઈ હોવી જોઈએ એક બીજું અગત્યનું પરિબળ કે ઘટક છે કી પરફોર્મન્સ ઇન્ડીકેટર આ એક લો લેવલ ના સંસાધનો માટે નો માપદંડ છે એક કરતાં વધુ કે ની રચના કરી તેમને ભેગા કરીને હાઇ લેવલ ના એસ માં પરિવર્તિત કરાય છે તો આપણે જોઈએ કે મારી પાસે એસ છે અને તે પછી કે એ સૌથી નીચલા સ્તરનો માપદંડ છે ને સંકલિત કરી તેનાથી ઉપલા સ્તરના એસ માં ફેરવાય છે આઈ ના કેટલાક લાક્ષણિક ઉદાહરણ છે ડાઉન ટાઇમ અપ ટાઈમ પેકેટ સાઇઝ વગેરે તો આવા વિવિધ k હોઈ શકે છે તો શક્ય આલેખન

એ નીચલા સ્તરનો માપદંડ છે જે સીધો સિસ્ટમ ના પરિબળો પરથી તારવી શકાય છે ના મૂલ્યો ના આધાર પર થી એસ માપી શકાય છે આવા અનેક એસ પરથી એસ તો હવે જોઈએ ઇન્ડસ્ટ્રી ડિફાઇન્ડ k તેમાં પહેલો મુદ્દો છે મોનીટરીંગ અહીં સ્વાભાવિક પ્રશ્ન છે કે પ્રોવાઇડર ની કાર્યક્ષમતા ની દેખરેખ કોણે કરવી જોઈએ શું કન્ઝ્યુમર આ જવાબદારી લેવા સક્ષમ છે આનો ઉકેલ છે કે એક તટસ્થ તૃતીય પક્ષ આ દેખરેખનું કામ કરે અને કન્ઝ્યુમર તથા પ્રોવાઇડર વચ્ચેના વિવાદનું નિવારણ લાવે પછીનો મુદ્દો છે ઓડિટેબિલિટી નો જે વિશે આપણે જોઈ ગયા તો હવે મોનીટરીંગ અને ઓડીટીંગ માટેના માપદંડની વાત કરીએ આ માટેના વ્યાપક રીતે વપરાતા માપદંડ અહીં દર્શાવ્યા મુજબના છે થ્રુપુટ અવેલેબિલિટિ રિલાએબિલિટિ લોડ બેલેન્સિન્ગ જ્યારે ઇલાસ્ટિસિટિ આવે દાખલા તરીકે નવા VM બુટ થાય કે ટર્મિનેટ થાય ત્યારે સિસ્ટમનું લોડ બેલેન્સિંગ એક અગત્યનો પરિબળ છે ડયુરેબિલિટિ જ્યારે લોડ વધે ત્યારે સિસ્ટમ કેવી રીતે કામ કરે છે જો લોડ વધે તો સિસ્ટમની જોગવાઈ કે ક્ષમતા પણ વધે છે જો આ વધારો રેખીય કે લિનિયર હોય તો સર્વિસ માટેની માંગણીમાં થતા વધારાને સહેલાઇથી પહોંચી શકાય છે પણ જો તે રેખીય ન હોય જેમકે ઘાતાંકીય હોય તો તે એક અઘરી પ્રક્રિયા બને છે જે આપણે પછી જોઈશું બીજા પણ કેટલાક માપદંડ છે જેમ કે એજીલીટી વગેરે હવે જો આપણે આ ચાર્ટ જોઈએ તો અહીં અલગ અલગ સ્તર પર ની જરૂરિયાત અલગ અલગ છે જેમ કે IaaS કોઈ એક જરૂરિયાત છે હોય PaaS ની કોઈ એક જરૂરિયાત હોય તો SaaS ની કોઈ અલગ જરૂરિયાત હોય તો આમ જરૂરિયાતના અહીં વિવિધ ઘટક છે હવે આપણે કેટલાક જાણીતા ક્લાઉડ પ્રોવાઇડર ના એસ ના ઉદાહરણ જોઈએ એમેઝોન EC2 એ IaaS સર્વિસ પ્રોવાઇડર છે અહીં તેની ઉપલબ્ધતા 99 5 સર્વિસ યર 365 દિવસ વાર્ષિક up time ની ટકાવારી પ્રદેશ વગેરે દર્શાવેલ છે જ્યારે S3 કે જે દ્વારા એમેઝોન સ્ટોરેજ એસ અ સર્વિસ પૂરી પાડે છે તેમાં ઉપલબ્ધતા 99 છે અને સાથે એરર નો દર મહિના દરમિયાન ના uptime ની ટકાવારી વગેરે વ્યાખ્યાયિત થાય છે તો આમ અહીં આ વિવિધ ઘટકો ની કે પરિબળો ની સૂચિ આપણે મેળવી શકીએ છીએ આ જ રીતે ગૂગલ સેલ્સ ફોર્સ માઇક્રોસોફ્ટ 99 9 ઉપલબ્ધતા સાથે IaaS અને PaaS પુરા પાડે છે જ્યાં મન્થલી કનેક્ટિવિટી અપ ટાઇમ વગેરે જેવા પરિબળો વ્યાખ્યાયિત થાય છે તે જ રીતે zoho Rack space terremark જેવા પ્રોવાઈડર્સ જે SaaS પૂરી પાડે છે તે માટે ના કેટલાક મુદ્દાઓ ની સૂચિ અહીં આપેલ છે તો અહીં આપણે જોયું કે જ્યારે આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ નો ઉપયોગ વ્યવહારમાં કરીએ ત્યારે સર્વિસ લેવલ એગ્રીમેન્ટ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તો જ્યારે હું મારા અંગત કામ માટે કે સંસ્થાના કામ માટે પરંપરાગત સિસ્ટમ પરથી ક્લાઉડ કમ્પ્યુટિંગ પર સ્થળાંતર કરું ત્યારે તે ખુબ જ જરૂરી બને છે તે હું વિવિધ એસ એલ એ નો અભ્યાસ કરું મારા કામ માટે મારે કયા પરિબળો ની જરૂર છે શું તે પરિબળો પ્રોવાઇડર ના છેડે માપી શકાય તેમ છે કે નહીં અને ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડરની કોઇ અવળી અસર મારા કામ ને કે બિઝનેસની પ્રક્રિયા પર નહીં થાય આવા ઘણા પાસાઓ ને ધ્યાનમાં લેવા અગત્યના છે તો આ સાથે આપણે અહીં અટકશું